આ કોર્સ માં અમે રેક્ટિફાયર ફિલ્ટર સર્કિટ નો અભ્યાસ કર્યો છે અમે તેનું અનુકરણ કર્યું છે અમે જાણીએ છીએ કે તેની ડિઝાઇન કેવી રીતે કરવી અમે વેવફોર્મ્સ જોયા છે અને અમે તેને નોન આઇસોલેટેડ કન્વર્ટર પર ચર્ચા સાથે વર્ગીકૃત કર્યું છે જેમ કે બક કન્વર્ટર બુસ્ટ કન્વર્ટર બક બુસ્ટ કન્વર્ટર અમે ઇનપુટ આઉટપુટ રિલેશનશિપ દ્વારા વેવ ફોર્મ્સ પર ધ્યાન આપ્યું છે અને તેને ડિઝાઇન અને સિમ્યુલેટ કેવી રીતે કરવું તે પણ જોયું છે અને આ પછી ફોરવર્ડ કન્વર્ટર ફ્લાય બક કન્વર્ટર જેવા અલગ કન્વર્ટર પર ચર્ચા કરવામાં આવી હતી તે જ્યાં આગળ પુશ હાફ બ્રિજ ફુલ બ્રિજ અને બક બુસ્ટમાંથી તારવવામાં આવેલું કન્વર્ટર છે જે ફ્લાય બક કન્વર્ટર છે અને પછી અમે મલ્ટિ આઉટપુટ કન્વર્ટર વિષય પર ચર્ચા કરી અને જોયું કે અમે તે મુદ્દાને કેવી રીતે સંબોધિત કરીએ છીએ મેં મલ્ટિ આઉટપુટ કંટ્રોલ અથવા મલ્ટિ આઉટપુટ કન્વર્ટરના તમામ આઉટપુટને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો અમે DC DC કન્વર્ટરના સિંગલ આઉટપુટ માટે PI કન્ટ્રોલર કરવાનો પ્રયાસ પણ કર્યો છે અને અમે અમારા કન્વર્ટર માટે સિમ્યુલેશન પરિણામો જોવાનો પણ પ્રયાસ કર્યો છે જે ક્લોઝ લૂપ માં છે અને અમે ખરેખર બે ટોપોલોજી જોઇ છે એક ફીડ ફોરવર્ડ સાથે અને એક ફીડ ફોરવર્ડ વિના અને આ નિયંત્રણ ટોપોલોજી પાછળની થિયરી જોઈ તેથી હું માનું છું કે હવે તમે DC DC કન્વર્ટર અને કન્ટ્રોલર્સ વિષય પ્રત્યે વ્યાજબી રીતે સંવેદનશીલ હશો સિમ્યુલેશન એ એક ઉત્તમ સાધન છે તે શીખવા માટેનું એક ઉત્તમ સાધન છે મેં ખાસ કરીને આ ચોક્કસ અભ્યાસક્રમમાં ઓપન સોર્સ ટૂલ્સ રજૂ કરવાનું વિચાર્યું હતું કારણ કે તે કંઈક એવું છે જેનો આપણે પ્રચાર કરવાની જરૂર છે અને આપણા ઘણા વિદ્યાર્થીઓ પાસે મોંઘા સોફ્ટવેર માટે ચૂકવણી કરવા માટેના સાધનો ન હોઈ શકે તેથી તેમની પાસે કોઈ વિકલ્પ હોવો જોઈએ અને તેથી અમે ઓપન સોર્સ ટૂલ્સ દ્વારા બધું જ કરવાનો આ વિષય પસંદ કરીએ છીએ અલબત્ત વિન્ડોઝ માં તમારી પાસે ઘણાં બધાં સાધનો હોય છે જે તમે ખરીદી શકો છો અને જેનો તમે ચોક્કસપણે ઉપયોગ કરી શકો છો જેમ કે તે બધા સિમ્યુલેશન કરવા માટે અને પછી ડિઝાઇન કાર્ય કે જેમાંથી અમે પસાર થયા અને આ કોર્સમાં ચર્ચા કરી પરંતુ જ્યાં સુધી આ કોર્સની વાત છે ત્યાં સુધી ઓપન સોર્સ ટૂલ્સ સિમ્યુલેશન પર ભાર મૂકવામાં આવ્યો હતો અને આ ઓપન સોર્સ ટૂલ્સ અથવા અન્યથા તેનો ઉપયોગ કરવો તે ખૂબ જ સારું છે હકીકતમાં તમને સર્કિટમાં ઘણી સમજ આપે છે અને તે એક સારું શીખવાનું પ્લેટફોર્મ છે જો કે તમારે સાવચેત રહેવું આવશ્યક છે તમારે સમજવું જ જોઇએ કે ટેબલ પરના વાસ્તવિક હાર્ડવેર અમલીકરણને કંઈપણ બદલી શકશે નહીં જે તમને સર્કિટમાં મહત્તમ સમજ આપશે તેથી ધીરે ધીરે હું ભલામણ કરીશ અને સૂચન કરીશ કે તમારે લેબ ટેબલ પર અમલીકરણ તરફ વધુને વધુ આગળ વધવું જોઈએ એવા ઘણા બધા મુદ્દાઓ છે જે સિમ્યુલેશન પણ ધ્યાનમાં લઈ શકશે નહીં અને તમે જે પરિણામો આપશો તે એ છે કે તમે ક્લિનિકલ અને ડોક્ટર ના પ્રકારને મેળવશો તેથી હું કહીશ કે ઉદાહરણ તરીકે હાર્ડવેરમાં ઇએમઆઇ સમસ્યાઓ વાસ્તવિક હાર્ડવેરમાં જે ઘણી નાની સમસ્યા છે લેઆઉટ અને રાઉટિંગ જેવી નાની વસ્તુઓમાં એક નાની સર્કિટ હશે જે લૂપમાં છે અને પછી તે લૂપમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ હશે અને કારણ કે તે લૂપમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ હશે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન હશે કારણ કે લૂપ એન્ટેના ની જેમ કામ કરશે અને પછી તે પડોશી સર્કિટમાં જોડાઈ શકે છે અને આ મુદ્દો સિમ્યુલેશન પર દર્શાવવો અથવા સિમ્યુલેશન પર પ્રતિબિંબિત થવો ખૂબ જ મુશ્કેલ છે કારણ કે મોડેલો ત્યાં ન હોઈ શકે અને તે લેઆઉટ અને રાઉટિંગ મુદ્દાઓ જેવા અન્ય પરિમાણો પર ખૂબ નિર્ભર છે તેથી તમારે આ બધી બાબતો ધ્યાનમાં લેવી જોઈએ અને આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જ્યારે તમે સિમ્યુલેશન કરી રહ્યા હોવ અને સિમ્યુલેશનનો ઉપયોગ એ અર્થમાં મીઠાની ચપટી સાથે કરવાનો પ્રયાસ કરો છો કે સિમ્યુલેશનમાંથી તમને જે પરિણામો મળે છે તે તમારા ખ્યાલોને મજબૂત બનાવશે તે કહેશે કે તમારી ડિઝાઇન સાચી છે તે ખૂબ જ પ્રવાહને નિયંત્રિત કરી શકે છે આ ચોક્કસ ઉપકરણ ઘણા બધા વોલ્ટેજને નિયંત્રિત કરી શકે છે ઘણા બધા વોલ્ટેજને સંભાળી શકે છે અને આ તે માર્ગ છે જેમાં પ્રવાહ ચોક્કસ સમયમાં ચોક્કસ સર્કિટ માટે લેશે તે માર્ગ છે આ બધા ખ્યાલોને એકીકૃત અને સમજી શકાય છે અને આમાં મહાન આંતરદૃષ્ટિ મેળવી શકાય છે પરંતુ હાર્ડવેરમાં અમલ કરતી વખતે વાસ્તવિક કાર્ય કરવાથી તમને અન્ય ઘણા બધા મુદ્દાઓ અને વિક્ષેપો અને અનિશ્ચિતતાઓ મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય જેમ કે મેં EMI અને EMC મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે ત્યાં અમે વાયરિંગ સમસ્યાઓ હોઈ શકે છે જેમાં કમ્પોનન્ટ લેઆઉટના પ્રશ્નો હોઈ શકે છે જેમાં કમ્પોનન્ટની પસંદગી પોતે જ હોઈ શકે છે ગેટ નું સંચાલન થઈ શકે છે ત્યાં સુરક્ષાની સમસ્યાઓ વોલ્ટેજ પ્રોટેક્શન ના મુદ્દાઓ હશે વર્તમાન સંરક્ષણના મુદ્દાઓ આ બધી વસ્તુઓનું સંકલન તેથી આવી ઘણી નાની નાની વસ્તુઓ ઉમેરાશે અને પછી તે એક મોટી નોંધપાત્ર સમસ્યા બની શકે છે અને જેમ જેમ તમે લેબ ટેબલ પર કરવાનું શરૂ કરશો તેમ તેમ તમને વધુને વધુ અનુભવ મળવાનું શરૂ થશે અને તે એક કલાકાર જેવું છે જો કે આપણે કહીએ છીએ કે આ બધી ડિઝાઇન ખૂબ જ વ્યવસ્થિત છે અને તેમાં ઇજનેરી ચોકસાઇ છે જ્યારે તમે અમલ કરો છો ત્યારે કલાનું કંઈક તત્વ છે જે તેમાં આવે છે તેથી તે માત્ર એન્જિનિયરિંગ અને વિજ્ઞાન જ નથી જ્યારે તમે સર્કિટના PCB લેઆઉટ બનાવવાનો અમલ કરી રહ્યાં હોવ અને તેમાંથી પરિણામો મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ ત્યારે તે પણ કળા છે હું આશા રાખું છું કે તમે આ કોર્સમાંથી કંઈક શીખ્યા છો અને હું આશા રાખું છું કે તમે DC DC કન્વર્ટર પ્રત્યે સંવેદનશીલ હશો જે નોન આઇસોલેટેડ અને આઇસોલેટેડ બંને છે અને તમે જાણો છો ઓપન સોર્સ ટૂલ્સનો ઉપયોગ કરીને સર્કિટનું અનુકરણ કેવી રીતે કરવું અને તે આ ચોક્કસ કોર્સમાંથી આંતરદૃષ્ટિ મેળવવાની અને સર્કિટ ઇનપુટ કરવાની પદ્ધતિને દૂર કરશે આઉટપુટ સંબંધ અને તમે આનો ઉપયોગ કરીને સર્કિટનું અનુકરણ કરવા વિશે જે રીતે જશો તેનો આધાર છે જે તમારે યોગ્ય રીતે વધુ સાહિત્ય તરફ જોવું જોઈએ અને વધુ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ આ પ્લે અન્ય ટોપોલોજીસ અને સાહિત્ય અને કાગળોમાં ઉપલબ્ધ છે તે ઘણી બધી જુદી જુદી ટોપોલોજીઝમાં છે અને પછી ઓપન અપ નો અભ્યાસ કરવાનો પ્રયાસ કરે છે SMPS નો ચોક્કસ તૂટેલો અથવા ક્ષતિગ્રસ્ત ટુકડો ખોલે છે તેમને ખોલી નાખો અને અંદર શું જાય છે અને તેના જેવી ચીજોનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરો આ રીતે તમે તપાસ કરવાનો પ્રયાસ કરી શકો છો અને DC DC કન્વર્ટર્સને વધુ માહિતી મેળવી શકો છો બીજું ખૂબ મહત્ત્વનું પાસું કે જેને મેં તમને ખૂબ ટૂંકમાં સ્પર્શ્યું છે અને તમને સંવેદનશીલ બનાવ્યા છે પરંતુ તે ખૂબ ઊંડાણમાં નથી ગયું તે ચુંબકીયશાસ્ત્રનો એક ભાગ છે મેગ્નેટિક્સ ઇન્ડક્ટર મેગ્નેટિક અને ટ્રાન્સફોર્મર મેગ્નેટિક બંને ખૂબ જ નિર્ણાયક છે અને આ ઇલેક્ટ્રિકલ અને મેગ્નેટિક ડિઝાઇન બંને ખરેખર DC DC કન્વર્ટર્સની યોગ્ય કામગીરી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારે ટ્રાન્સફોર્મર્સ અને ઇન્ડક્ટર્સ ડિઝાઇન કરવાની આ કળામાં નિપુણતા મેળવવી પડશે અને વધુને વધુ તમે વિન્ડ ટ્રાન્સફોર્મર્સને વધુને વધુ લો છો તમે વિવિધ પ્રકારના કોરને એકસાથે રાખો છો અને પછી તેને તમારા હાથથી ભૌતિક રીતે પવનથી વીંટાળો છો અને પછી સ્પષ્ટ ગેપ્સ દાખલ કરો છો અને પછી તપાસો કે ઇન્ડક્ટન્સ મૂલ્યો તે કરતા રહે છે પછી તમને વધુ આત્મવિશ્વાસ મળશે તે ચુંબકીય બનાવે છે કારણ કે મોટા ભાગના પાવર ઇલેક્ટ્રોનિક્સ માં મોટા ભાગના DC DC કન્વર્ટર હોય છે કેન્દ્રીય આકૃતિ કેન્દ્રીય ઘટક એ માત્ર પાવર સેમીકન્ડક્ટર ડિવાઇસ જ નથી પરંતુ વધુ હકીકતમાં ચુંબકીય ઘટકો કે જે ટ્રાન્સફોર્મર્સ અને ઇન્ડક્ટર છે તેથી તમારે કલા પર ખૂબ ધ્યાન આપવું પડશે અને તે જોવાનો પ્રયાસ કરવો પડશે કે શું તમે ટ્રાન્સફોર્મર્સ અને આ ઇન્સ્ટ્રક્ટર્સ બનાવવાના પ્રયાસમાં તમારી કુશળતાને વધારી શકો છો જેથી હું આ વિષય આ કોર્સ અને સંભવત ભવિષ્યમાં તમને કોઈ અન્ય કોર્સમાં ફરીથી મળીશ